છેલ્લા કલાસ માં આપણે સિરીઝ RLC સર્કિટ અને પેરેલલ RLC સર્કિટ ના સ્ટેપ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને આપણે જોયું હતું કે જ્યારે આપણે આ પ્રકારની સર્કિટ્સ સોલ્વ કરીએ ત્યારે આપણને સોલ્વ કરવા માટેના ઈકવેશન તરીકે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઈકવેશન મળે છે જ્યારે સર્કિટ વધુ કોમ્પ્લેક્સ હોય ત્યારે આ પ્રકારના ઈકવેશન્સને સોલ્વ કરવા મુશ્કેલ હોય છે તેથી આપણે અન્ય તકનીકને સમજવાનો પ્રયત્ન કરીશું જે લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે જેને સમજવું વધુ સરળ છે અને જ્યારે આપણે આ પ્રકારની સર્કિટ્સમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ એપ્લાય કરીએ ત્યારે ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડર સર્કિટ ને સોલ્વ કરવું વધુ સરળ બને છે તેથી વધુ વિગતોમાં જતા પહેલા ચાલો પ્રથમ તે સમજવાનો પ્રયત્ન કરીએ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું છે આ મોડ્યુલ માં આપણો લાપ્લાસ ટ્રાન્સફોર્મ સાથે પરિચય કરાવવામાં આવશે અને આ સાઈનુસોઇડલ અથવા કદાચ નોન સાઈનુસોઇડલ ઇનપુટ્સ વાળી સર્કિટને એનાલાઈઝ કરવા માટે એક ખૂબ જ પાવરફુલ ટૂલ છે હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ સર્કિટને ટાઈમ ડોમેન થી ફ્રીક્વન્સી ડોમેન માં ટ્રાન્સફોર્મ કરવા અને સોલ્યુશન મેળવવા માટે થાય છે તો જ્યારે તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરો છો ત્યારે તમે સર્કિટને ટાઈમ ડોમેનથી ફ્રીક્વન્સી ડોમેનમાં કન્વર્ટ કરશો તેનું સોલ્યુશન મેળવશો અને પછી તમે ફરીથી ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એપ્લાય કરશો અને પરિણામ ફરીથી ટાઈમ ડોમેનમાં ટ્રાન્સફોર્મડ થશે હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મને ફેઝર એનાલિસિસ કરતા વિવિધ પ્રકારના ઇનપુટ્સ પર એપ્લાય કરી શકાય છે તો પ્રારંભિક લેક્ચર્સ માં આપણે ચર્ચા કરી હતી કે ફેઝર શું છે અને આપણે કેવી રીતે ફેઝર એનાલિસિસની મદદથી સર્કિટને સોલ્વ કરી શકીએ છીએ પરંતુ ફેઝર એનાલિસિસની તેની પોતાની મર્યાદાઓ છે કારણ કે તે વિવિધ પ્રકારના ઇનપુટ્સ પર એપ્લાય કરી શકાતું નથી તેથી જ આ પ્રકારની સર્કિટ્સને સોલ્વ કરવા માટે ફેઝર એનાલિસિસ કરતાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ વધુ સરળ અને વધારે પાવરફુલ છે તો તે ઇનિશિયલ કંડીશન્સ સાથે સંકળાયેલ સર્કિટ પ્રોબ્લમ્સ ને સોલ્વ કરવા માટે સરળ રસ્તો પૂરો પાડે છે કારણ કે તેમાં આપણને ડિફરન્શિયલ ઈકવેશન્સ ને બદલે એલ્જીબ્રીક ઈકવેશન્સ સાથે કામ કરીએ છીએ તો જ્યારે આપણે RLC સર્કિટ્સની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે ત્યાં ડિફરન્શિયલ ઈકવેશન્સ સંકલિત થયા છે અને આપણે તે ડિફરન્શિયલ ઈકવેશન્સ સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જ્યારે આપણે એલ્જીબ્રીક ઈકવેશન્સ સાથે તુલના કરીએ તો ડિફરન્શિયલ ઈકવેશન સોલ્યુશન થોડા કોમ્પ્લેક્સ બને છે એલ્જીબ્રીક ઈકવેશન્સને સોલ્વ કરવા સરળ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ફાયદો એ છે કે સર્કિટમાં આવતા ડિફરન્શિયલ ઈકવેશન્સ સરળતાથી એલ્જીબ્રીક ઈકવેશન્સમાં ફેરવી શકાય છે અને આપણે તેને સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને સર્કિટનો કુલ રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છે જેમાં નેચરલ અને ફોર્સ્ડ રિસ્પોન્સ બંનેનો સમાવેશ થાય છે અને તે એક સિંગલ ઓપરેશન માં આવે છે હવે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું લાપ્લાસ ટ્રાન્સફોર્મને F દ્વારા દર્શાવવામાં આવે છે અથવા તમે કહી શકો કે LfF0 f e stdt છે અહીં s શું છે s એ એક કોમ્પ્લેક્સ વેરીએબલ છે અને s j દ્વારા આપવામાં આવે છે હવે કારણ કે એક્સ્પોનેન્ટ ની આર્ગ્યુમેન્ટ st ડાયમેંશનલેસ હોવી જોઈએ તેનો અર્થ એ છે કે અહીં st માં t એ ટાઈમ ડોમેન છે તેથી s ફ્રીક્વન્સીનું ડોમેન હશે જેથી કોમ્બિનેશન st ડાયમેંશનલેસ બની શકે તેથી s નો યુનિટ સેકન્ડ ઈન્વર્સ હશે હવે સમીકરણમાં જે તમે હમણાં જ જોયું જેમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મની ડેફિનેશન માં જે લિમિટ છે જે 0 છે તે સૂચવે છે કે આપણે t0 ની પહેલાંના સમયની વાત કરીએ છીએ તો આ ખાતરી કરે છે કે આપણે સર્કિટ ચાલુ કરવા અને બંધ કરવા જેવી ઘટના સમાવિષ્ટ કરી રહ્યા છીએ તેનો અર્થ એ કે સ્ટેપ રિસ્પોન્સ અથવા ઈમ્પલ્સ રિસ્પોન્સ જેવા સિંગ્યુલારિટી ફંક્શન્સ આ ડેફિનેશનમાં સમાવિષ્ટ છે તો આ સિંગ્યુલારિટી ફંક્શન્સ જેવા ફંક્શન્સનો સમાવેશ કરશે જે સમય t0 પર ડીસકન્ટિન્યુઅસ હોઈ શકે છે તો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે શું કહી શકીએ આપણે કહી શકીએ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ એ ટાઈમ ડોમેનથી કોમ્પ્લેક્સ ફ્રીક્વન્સી ડોમેનમાં ફંક્શન f ના ઈન્ટીગ્રલ ટ્રાન્સફોર્મેશન સિવાય બીજું કંઈ નથી અને તેને F દ્વારા દર્શાવવામાં આવે છે હવે જો તમે એવું ધારો કે સમીકરણ માં f ને સમય t0 માટે અવગણવામાં આવે તો તમે શું કરી રહ્યા છો તમે આને ગાણિતિક રૂપે યુનિટ સ્ટેપ ફંક્શન દ્વારા ગુણાકાર થયેલા ફંક્શન તરીકે રિપ્રેઝેન્ટ કરી રહ્યાં છો તો તમે શું લખી શકો f ને યુનિટ સ્ટેપ ફંક્શન સાથે ક્લબ કરી શકાય છે તો તમે સિમ્પલી f u લખી શકો અથવા તમે સમય t0 માટે f કહી શકો છો હવે આપણે આ સમીકરણ માં શું જોયું ઇન્ટિગ્રેશન 0 થી સુધી છે તેથી તેનો અર્થ એ કે આ એક તરફી છે જે યુનિલેટરલ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે હવે જો તમારે બંને બાજુ જોઈએ જે બાયલેટરલ ટ્રાન્સફોર્મ છે તો તમારે F ને થી સુધી ઇન્ટિગ્રેટ કરવું પડશે આ કેસમાં F f e stdt થશે હવે ફંક્શન f નું બધા પોઇન્ટ્સ પર લાપ્લાસ ટ્રાન્સફોર્મ કદાચ ન પણ થઈ શકે તો f ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે ઇન્ટિગ્રેશનમાં આપણે જે અહીં ઇન્ટિગ્રલ જોયું તે ફાઇનાઇટ વેલ્યુ ધરાવતું હોવું જોઈએ અથવા તે કન્વર્જ થશે હવે જો તમે F f e stdt એક્સપ્રેશન જોશો અને હવે જો તમે અહીં s ની કિંમત મૂકો તો F f e t e jtdt થશે હવે e jt1 છે કેવી રીતે કારણ કે આ યુલર્સ આઇડેન્ટિટી Eulers identity છે તો તમે સિમ્પ્લી e jtcos t j sin t લખી શકો તો જો તમે આનો મોડ લો તો તે cos2t sin2t1 બનશે તો તમે શું કહી શકો t ની કોઈ પણ વેલ્યુ માટે e jt1 તેનો અર્થ એ છે કે તે ગમે ત્યાં ફાઇનાઇટ વેલ્યુ છે તેથી તમે તેને બહાર કાઢી શકો છો તો એક્સપ્રેશનની ડાબી બાજુનો ભાગ F f e tdt છે અને ઇન્ટિગ્રેશન ફાઇનાઇટ હોવું જોઈએ તો તેનો અર્થ એ થાય કે આ એક્સપ્રેશનની વેલ્યુ કરતાં ઓછી હોવી જોઈએ અને આ એક રિયલ વેલ્યૂ માટે એપ્લાય થશે ચાલો માની લઈએ કે ની વેલ્યુ c છે તો આની મદદથી તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે કન્વર્જન્સના રીજીઅન ની વેલ્યુ શોધી શકો છો તમે કહી શકો કે કન્વર્જ ના સોલ્યુશન માટે s નો રિયલ કોમ્પોનેન્ટ c છે તો જો તમે કોમ્પ્લેક્સ પ્લેન માં આવી કોઈ કંડીશન જોશો તો એ x અક્ષ પર અને j એ y અક્ષ પર વેરીંગ છે તો c એ તમારી કંડીશન છે કે જે બાઉન્ડ્રી લાઈન છે તો કન્વર્જ માટે આ એક્સપ્રેશનના સોલ્યુશન માટે તમારૂ એ ક્રિટિકલ વેલ્યુ c કરતા વધુ હોવું જોઈએ તો c ની જમણી બાજુ જો તમારી પાસે સોલ્યુશન હોય તો તમે કહી શકો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વમાં છે ડાબી બાજુની કંડીશન માટે સોલ્યુશન કન્વર્ઝ થશે નહીં તો તમે કહી શકો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વમાં નથી તો આપણે શું કહી શકીએ કે | F | હોય તો તેનો અર્થ એ છે કે સોલ્યુશન મળશે અને બાકીના ભાગ માટે રીજીઅનની બહારના ભાગમાં સોલ્યુશન કન્વર્જ થતું નથી અને તેથી તે ભાગમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે નહિ આગળ તમારે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું પડશે અને ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ℒ 1Ff12j1 j1jF estds દ્વારા આપવામાં આવે છે તો આ ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટેનું એક્સપ્રેશન છે જ્યાં ઇન્ટિગ્રેશન સીધી લાઇન પર કરવામાં આવે છે તો તે 1j છે તો તમે ફરીથી જોશો કે કોઈ 1માટે ઇન્ટિગ્રેશન આ ચોક્કસ લાઇન સાથે કરવામાં આવશે તો આપણે શું કહી શકીએ ફંક્શન f અને F એ લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોડી તરીકે ગણવામાં આવે છે જ્યાં fF છે તો આનો અર્થ એ છે કે f અને F વચ્ચે વન ટૂ વન કોરસ્પોન્ડન્સ છે હવે ચાલો આપણે કેટલાક ઉદાહરણો લઈએ જેથી તમે કંસેપ્ટ ને સમજી શકો તો ચાલો પહેલા આપણે માની લઈએ કે યુનિટ સ્ટેપ ફંક્શન u છે હવે આપણે યુનિટ સ્ટેપ ફંક્શનના લાપ્લાસ ટ્રાન્સફોર્મની વેલ્યુ શોધવી છે તેથી જો તમે આ જુઓ તો આ યુનિટ સ્ટેપ ફંક્શન છે યુનિટ સ્ટેપ ફંક્શનની વેલ્યુ સમય t0 માટે 1 છે અને સમય t0 માટે 0 છે તો જ્યારે તમને લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે પૂછવામાં આવે ત્યારે તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મના કન્વર્ઝન માટે ℒu0 1e stdt 1se st | 0 એક્સપ્રેશનનો ઉપયોગ કરશો હવે આ વેલ્યુ 0 માટે 1 છે તો તમે સરળ રીતે લિમીટ બદલી શકો છો તો તે હવે 0 થી થઈ જશે અને તમારી પાસે ઇન્ટિગ્રેટ કરવા માટેનો કોમ્પોનેન્ટ ફક્ત e st હશે જ્યારે તમે ઇન્ટિગ્રેટ કરશો ત્યારે તમને 1se st |0 મળશે તો જ્યારે તમે લિમિટ મુકશો ત્યારે તમને લાપ્લાસ ટ્રાન્સફોર્મની વેલ્યુ 1s ની બરાબર મળશે તો યુનિટ સ્ટેપ ફંક્શન માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મની વેલ્યુ 1s દ્વારા આપવામાં આવે છે હવે a0 માટેના એક્સ્પોનેન્શિયલ ફંક્શન e atu માટે તમારે ફંક્શનની વેલ્યુ મુકવી પડશે જ્યારે આપણે ઇન્ટિગ્રેશનમાં ફંકશનની વેલ્યુ મૂકીએ અને સોલ્વ કરીએ ત્યારે આ ઇન્ટિગ્રેશનનું આઉટપુટ 1sa મળે છે અહીં પણ આપણે 0 થી ની વચ્ચે ઇન્ટિગ્રેટ કરીશું કારણ કે યુનિટ સ્ટેપ ફંક્શન 0 થી માટે 1 જ છે તો તમેં e atu માટેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ સિમ્પ્લી 1sa મેળવશો હવે ત્રીજુ ફંક્શનએ યુનિટ ઇમ્પલ્સ ફંક્શન છે તો તમે અહીં યુનિટ ઇમ્પલ્સ ફંક્શન જોશો તો જો તમને યુનિટ ઇમ્પલ્સ ફંક્શન માટેની કંડીશન યાદ હોય આપણે ચર્ચા કરી હતી કે તેની વેલ્યુ 0 dte0 1 છે કારણ કે આ યુનિટ ઇમ્પલ્સ ફંક્શન માટેનું ક્ષેત્રફળ 1 હશે અને આ થી ની લિમિટ 0 થી 0 દ્વારા બદલી શકાય છે કારણ કે બાકીના રિજિઅન માટે ની વેલ્યુ 0 હશે તો આ આપણે પહેલેથી જ જાણીએ છીએ તો જો તમે આ નોલેજ એપ્લાય કરો અને તમે ના લાપ્લાસની વેલ્યુ દર્શાવવાનો પ્રયાસ કરો તો કારણ કે ઇમ્પલ્સ ફંક્શન t0 સિવાય બધે જ 0 છે તેથી અંતે તમને ઇન્ટિગ્રેશનની વેલ્યુ e0 મળશે અને તેની વેલ્યુ 1 છે તો યુનિટ ઇમ્પલ્સ ફંક્શનનું લાપ્લાસ 1 છે હવે ચાલો આપણે ફંક્શન fsin t u માટે જોઈએ sin ફંક્શન માટેનું લાપ્લાસ આ રીતે શોધી શકાય જો તમે 0 થી વચ્ચે ઇન્ટિગ્રેશન કરો તો sin t સાથે જોડાયેલ યુનિટ સ્ટેપ ફંક્શન u છે તેનો અર્થ એ છે કે લિમિટ 0 કરવાને બદલે તમે લિમિટ 0 થી ની મૂકી શકો છો કારણ કે આ સમયગાળા માટે જ ફંક્શનની વેલ્યુ sin t હશે બાકી ફંકશન વેલ્યુ 0 હશે તેથી તમે શું લખી શકો Fℒsin wt0 e stdt આપણે sin t ટર્મ ને એક્સ્પોનેન્શિયલ સ્વરૂપમાં પરિવર્તિત કરી શકીએ જે 0e stdt છે હવે 12 j ને તમે બહાર કાઢી શકો છો કારણ કે તે કોન્સ્ટન્ટ છે અને જ્યારે તમે ક્લબ કરો ત્યારે તમેં એક્સ્પોનેન્ટ ના સ્વરૂપમાં એક્સપ્રેશન 12 j0e t e sjwt dt મેળવશો હવે આપણે હમણાં જ એક્સપ્રેશન્સ માટેની વેલ્યુની ગણતરી કરી છે જે જો તમે જોશો તો e ate stdt1sa છે તો આપણે તેનો જ ઉપયોગ કરીશું તો આનું લાપ્લાસ 12j1s jw 1sjwws2w2 થશે એ જ રીતે જો તમે sin t ને બદલે cos t મૂકો તો તમને એક્સપ્રેશન ss2w2 મળશે તો આ તમે ઇન્ટિગ્રેશનને સોલ્વ કરીને અને cos t ની વેલ્યુ મૂકીને ઓફલાઈન વેરીફાય કરી શકો છો આ કેસમાં એક્સપ્રેશનમાં ફેરફાર થશે અને પછી તમે તેને સોલ્વ કરી શકશો હવે ચાલો લાપ્લાસ ટ્રાન્સફોર્મની કેટલીક પ્રોપર્ટીઝ જોઈએ લાપ્લાસ ટ્રાન્સફોર્મની આ પ્રોપર્ટીઝ ઇન્ટિગ્રેશન મેથડ નો ઉપયોગ કર્યા વિના આ પૈર્સ મેળવવા માટે આપણને ઉપયોગી છે તો આ આપણે જ્યાંથી શરૂઆત કરી તે ઇનિશિયલ એક્સપ્રેશન ℒ fF0 fe stdt છે તો આપણે ફંક્શનના ઇન્ટિગ્રેશનની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા સાથે જવાને બદલે સીધી લાપ્લાસ ટ્રાન્સફોર્મની વેલ્યુ શોધવા માટે વિવિધ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીશું તો ચાલો જોઈએ તે પ્રોપર્ટીઝ કઈ છે પ્રથમ છે લિનિયારીટી તો લિનિયારીટીનો અર્થ છે F1 અને F2 એ f1 અને f2 ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો આપણે કહી શકીએ કે ℒ a1 f1a2 f2 નું લાપ્લાસ a1F1a2F2 ના બરાબર છે જ્યાં a1 અને a2 કોન્સ્ટન્ટ છે તો આ લાપ્લાસ ટ્રાન્સફોર્મની લિનિયારીટી પ્રોપર્ટી દર્શાવે છે હવે છે સ્કેલિંગ જો F એ f નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોય તો પછી આપણે f નું લાપ્લાસ શોધવાનું છે તો આપણે તે સોલ્વ કરીએ ℒ f0fe stdt છે જ્યાં a કોન્સ્ટન્ટ છે અને a0 છે જો x at હોય તો dx a dt થાય તો પછી c0f e x sadx જો તમે at ની વેલ્યુને x થી બદલો તો f એ f બની જશે પછી e st એ e x sa બની જશે અને અહીં dx a dt છે તો ℒ f1a0fe x sadx થશે હવે જો તમે આ બે સમીકરણોની તુલના કરો કેમ કે આ લાપ્લાસ ટ્રાન્સફોર્મની સ્ટાન્ડર્ડ વ્યાખ્યા છે તેથી તેનો અર્થ એ કે તમે s ને સિમ્પ્લી sa દ્વારા બદલો તો આ બંને સમાન જ હશે તો તમે કહી શકો કે જ્યારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યાની તુલના કરીએ અને આ સમીકરણમાં s ને sa થી રિપ્લેસ કરીએ અને ડમી વેરિયેબલ t ને x સાથે રિપ્લેસ કરીએ તો જ્યારે તમે બંનેની તુલના કરો ત્યારે તમે સિમ્પલી કહી શકો ℒ f1aF છે તો તમારી પાસે આ છે 1a એ કોન્સ્ટન્ટ છે તેથી તમે તેને બહાર કાઢી શકો તેથી હવે જો તમે આ બંનેની તુલના કરો તો માત્ર એટલો જ ફરક છે કે તમે સિમ્પ્લી s ને sa થી બદલો છો તો બંને સમીકરણોને વિઝ્યુલાઇઝ કરીને આ સરળ સરખામણી સાથે તમે કહી શકો છો કે ℒ f1aF છે તેથી જો તમે આ વિશેષ કંડીશનનો ઉપયોગ કરો તો તમે કહી શકો કે કારણ કે તમે જાણો છો કે ℒ sin t2s2છે તો પછી ℒ sin 2t12222s242થશે આને આપણે સ્કેલિંગ કહીએ છીએ હવે ચાલો લાપ્લાસ ટ્રાન્સફોર્મની બીજી પ્રોપર્ટી જોઈએ જે ટાઇમ શિફ્ટ છે તેથી જો f નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ F છે તો પછી ℒ f u ને અહીં તમે સિમ્પ્લી લાપ્લાસ ટ્રાન્સફોર્મની આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન નો ઉપયોગ કરી શકો છો તો તમે ℒ fu 0fue stdt a0 મેળવશો હવે t a માટે u t − a 0 છે અને t a માટે u t − a 1 છે તો તમે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરશો અને પછી તમારું ઇન્ટિગ્રેશન ℒ f u af e stdt બનશે હવે ધારો કે x એ અન્ય વેરીએબલ છે જો x t − a હોય તો પછી dx dt અને t x a છે t → a x → 0 અને t → x → હોવાથી આ કંડીશન્સનો ઉપયોગ કરીને તમે સિમ્પ્લી કહી શકો છો કે અપડેટેડ ઇન્ટિગ્રેશન ℒ f u0f e sxadx છે હવે જો તમે આ એક્સપ્રેશન જુઓ તો e as કોન્સ્ટન્ટ છે તેથી તમે આ બહાર કાઢી શકો છો તો બાકીનો ભાગ 0fe sxdx રહેશે જે ફંક્શન 𝑓𝑥 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તેથી જો તમે સ્ટાન્ડર્ડ ડેફિનેશન સાથે તુલના કરો તો તમે સિમ્પ્લી કહી શકો કે આ 𝑓𝑥 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો તમે સિમ્પ્લી કહી શકો કે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ F છે તો આખરે તમે જે મેળવ્યું તેℒ f u0fe s xadxe asFછે આને ટાઇમ શિફ્ટ કહેવામાં આવે છે એટલે કે જો ફંક્શનને સમય a દ્વારા વિલંબિત ડિલે કરવામાં આવે તો s ડોમેન માં પરિણામ એ ડીલે વગર લાપ્લાસ ટ્રાન્સફોર્મનો e as થી ગુણાકાર થશે જો ફંક્શનમાં ટાઈમ ડીલે હોય તો તમે સિમ્પ્લી લાપ્લાસ ટ્રાન્સફોર્મનો e as દ્વારા ગુણાકાર કરી શકો છો અને પછી તમને તે ફંક્શનનું કોન્સ્ટન્ટ વેલ્યુ a દ્વારા વિલંબિત લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે તો આ વિશિષ્ટ પ્રોપર્ટીને લાપ્લાસ ટ્રાન્સફોર્મની ટાઈમ ડીલે અથવા ટાઈમ શિફ્ટ પ્રોપર્ટી કહેવામાં આવે છે તો આની સાથે આપણે ℒ cos ts2s2 નું ઉદાહરણ લઈએ હવે જો તમને ℒ cos ની વેલ્યુ શોધવા માટે પૂછવામાં આવે તો તમારે શું કરવું પડે તમને ℒ cos ue asss22 મળશે તો હવે ચાલો આપણે આ સેશન ને સમાપ્ત કરીએ આપણે આગામી કલાસમાં આપણી ચર્ચા ચાલુ રાખીશું જેમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની કેટલીક વધુ પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરીશું